તેથી આપણે આ જોયું કે આ ખરેખર યોજનાકીય આકૃતિ છે અને આ છે રાજ્યપાલનું ફક્ત આ ટર્બાઇન જનરેટરનું બ્લોક ડાયાગ્રામ ઓછું થયું આપણે પછી જોશું અને આ આકૃતિ 8 બરાબર છે તેથી તે આવર્તન લોડ રિલેશનશિપને યોગ્ય રીતે ગોઠવવા માટે લોડ સંદર્ભ સાથે આ ખરેખર ગવર્નર છે તેથી આખરે તમે અને આ પહેલેથી જ મેં તેને બતાવવા માટે તમને બતાવ્યું છે તેથી એકવાર આ લખ્યા પછી અહીં છે પરંતુ ધારો કે તમારી પાસે ધારો કે તમારી પાસે 3 એકમો છે બરાબર છે અને આ તે કંઈક છે જો તે આ વસ્તુ છે તો તમે તે છો જેને તમે આ 50 હર્ટ્ઝ સિસ્ટમ કહો છો તો ધારો કે તમારી આ ત્રણ જુદી જુદી ડ્રોપ લાક્ષણિકતાઓ છે ત્યાં ત્રણ અલગ અલગ જનરેટિંગ યુનિટ્સ અને ડ્રોપ લાક્ષણિકતાઓ છે માની લો કે તે કાર્ય કરે છે કે આ સિવાય એ માટે છે બી માટે આ બીજું એકમ છે આ સી માટે બીજું આ કંઈક છે તેથી પ્રાયોગિક દૃષ્ટિકોણથી લોડ રેફરન્સ સેટ પોઇન્ટનું ગોઠવણ સ્પીડ ચેન્જર મોટરને સંચાલિત કરીને પૂર્ણ થાય છે આહ આકૃતિ 9 આ એક આ ગોઠવણની અસર બતાવે છે વિવિધ સ્પીડ ચેન્જર મોટર સેટિંગ્સ માટે આકૃતિ 9 માં બતાવ્યા પ્રમાણે સમાંતર લાક્ષણિકતાનો પરિવાર ધારો કે તમારી આ બાજુ હર્ટ્ઝની આવર્તન છે અને ધારો કે ગવર્નરની લાક્ષણિકતાઓ પર સ્પીડ ચેન્જર સેટિંગ્સની આ અસર માની લો કે જ્યારે સ્પીડ ચેન્જર તમારી આ વસ્તુ વસ્તુ તમારી 50 હર્ટ્ઝ છે જ્યારે તે 50 હર્ટ્ઝની હોય ત્યારે તમે એ માટે જુઓ છો પેઢી યોગ્ય છે કારણ કે તમે આડી લીટીને આડી રેખા દોરો છો તો પછી તે અહીંથી પ્રારંભ થશે તેથી એ માટે તે 0 છે બી માટે એવું કહેવામાં આવે છે કે 50 ટકા કંઈક કંઇક વિશેષ કેસ લેવામાં આવે છે અને સી માટે કહે છે કે તે 100 ટકા છે અને તેને 3 હર્ટ્ઝ આપવામાં આવે છે તે 60 ટકા જેટલું છે 50 એ હર્ટ્ઝ સિસ્ટમ કહે છે તેથી તેથી જ તે 1 હર્ટ્ઝ બરાબર 2 ટકા બરાબર છે તો આ છે અને આ ટકા પાવર આઉટપુટ છે આનો અર્થ એ કે 50 હર્ટ્ઝ સિસ્ટમ સાથે સંકળાયેલ આકૃતિ 9 માં બતાવેલ લાક્ષણિકતા ત્રણ લાક્ષણિકતાઓ 50 હર્ટ્ઝ પર 3 લોડ સંદર્ભ સેટિંગ્સનું પ્રતિનિધિત્વ બતાવવામાં આવી છે પરિણામ એ 0 આઉટપુટ છે કારણ કે મેં તમને કહ્યું હતું કે તે અહીંથી 50 હર્ટ્ઝથી શરૂ થાય છે પરિણામે 0 આઉટપુટ અધિકાર લાક્ષણિકતા બી પરિણામો 50 ટકા આઉટપુટ મેં તમને કહ્યું છે અને લાક્ષણિકતાઓ માટે સી 100 ટકા આઉટપુટ છે તેથી તેથી લોડ ડિફરન્સ સેટિંગને સમાયોજિત કરીને કે યુ અધિકાર સ્પીડ ચેન્જર મોટરના પાવર આઉટપુટ જનરેટર યુનિટના અભિયાન દ્વારા તમે ઇચ્છિત સ્તરે જાણો છો મારો મતલબ કે આ વસ્તુ બરાબર બદલી શકાય છે આપેલ ગતિ કોઈપણ ઇચ્છિત કિંમત સાથે સમાયોજિત થઈ શકે છે દરેક સેટિંગ માટે સ્પીડ લોડ લાક્ષણિકતા 6 ટકા ડ્રોપ હોય છે જે 6 ટકાના ગતિ પરિવર્તન છે 3 હર્ટ્ઝનુ આઉટપુટ ખરેખર શક્તિમાં 100 ટકા ફેરફારનું કારણ બને છે માની લો કે ખરેખર આ કેસમાં છે જો ડ્રુપ સેટિંગ 6 ટકા યોગ્ય છે તેથી એનો અર્થ એ કે 100 છે તે તમે બદલાઇ રહ્યા છો તે તમારા 100 ટકા છે મને જણાવવા દો કે સંપૂર્ણ ભાર છે તે પાવર આઉટપુટ છે અને જો તેનો 6 ટકા અર્થ છે જો તે 50 હર્ટ્ઝ સિસ્ટમ છે તો 6 ટકા આવર્તન નજીવા 3 હર્ટ્ઝ બરાબર છે જો તે 4 ટકા હોય તો તે ખૂબ સખત અને યોગ્ય જેવું હશે તેથી તે સ્પીડ ડ્રોપ લાક્ષણિકતા વિશેનો તમારો ખ્યાલ છે આ પછી આપણે કુલ બ્લોક ડાયાગ્રામની રજૂઆતને પૂર્ણ કરવા માટે ટર્બાઇન મોડેલ લેશું અમે આ વસ્તુને તમારી રીહટ અથવા નોન રીહિટ ટાઇપ ટર્બાઇન તરીકે લઈશું પરંતુ તમે જોશો કે વસ્તુઓ સમજાય છે પરંતુ તે ફક્ત તમે પૂર્ણતા ખાતર જ છો બ્લોક આકૃતિ લેવાને બદલે મેં વિચાર્યું થોડુંક હું તમને અહીં જણાવીશ આગળ ટર્બાઇન મોડેલ છે અને તે પછી જનરેટર મોડેલ બરાબર છે તેથી બધી કમ્પાઉન્ડ સ્ટીમ ટર્બાઇન સિસ્ટમો ખરેખર ગવર્નર કંટ્રોલ વાલ્વનો ઉપયોગ કરે છે ઇનલેટ પર જમણા દબાણ અથવા ખૂબ જ દબાણવાળા ટર્બાઇનથી કારણ કે ટર્બાઇનમાં વિવિધ પ્રકારનાં ઉચ્ચ દબાણવાળા મધ્યવર્તી દબાણ અને ઓછા દબાણવાળા વિભાગો અધિકાર હોય છે તેથી તે કિસ્સામાં તેથી તમારે લાપ્લાસ ટ્રાન્સફોર્મ અને બ્લેક બ્લોક આકૃતિની રજૂઆતમાં તેમનું પ્રતિનિધિત્વ કરવાનો પ્રયાસ કરીશું તે તમારે કરવું પડશે તેથી તેથી તમે જે ટર્બાઇન છો અને વરાળ ટર્બાઇન માટેની બલ્ક મિકેનિઝમ કહે છે કે શું તમારી પાસે જુદા જુદા વિભાગો છે પરંતુ અહીં સરળતા માટે અમે સરળ મોડેલની વિગત લઈશું કારણ કે તમે નિયંત્રિત કરી રહ્યાં છો તેના માટે તમારે આની જરૂર છે વરાળ પ્રવાહ વરાળ છાતી અને ઇનલેટ પાઇપિંગ વરાળ ટર્બાઇન સિલિન્ડર અને રીહિટર જમણી અને ક્રોસઓવર પાઇપ ડાઉનસ્ટ્રીમ બધા વાલ્વ મુવમેન્ટ અને વરાળ પ્રવાહમાં ફેરફાર વચ્ચેના વિલંબને રજૂ કરે છે ખરેખર દરેક સિસ્ટમ જો તમે અહીં લઈ જાઓ છો તો તે મોડું થાય છે ઉદાહરણ તરીકે જ્યારે હું અહીં બેઠું છું અને જ્યારે હું આ પેનને અહીં અથવા મારી આંગળીને ખસેડી રહ્યો છું ત્યારે આ વસ્તુ રેકોર્ડ કરું છું ત્યારે હું મારી સામે અવલોકન કરી શકું છું કે કેટલીક હકીકત ખૂબ જ દૂરની વસ્તુ છે ખૂબ જ નાનો અથવા ઉપેક્ષિત છે પરંતુ હું જોઈ શકું છું કે મારો અવાજ સ્થાનાંતરિત કરવા અથવા મારા આ મુવમેન્ટને સ્થાનાંતરિત કરવા માટે થોડો વિલંબ થયો છે હું અહીં બેસીને જ અનુભવી શકું છું તેવી જ રીતે ધારો કે જ્યારે તમે 100 લેશો ત્યારે તમે જાણો છો કે તમે શું કોલ કરો છો કે એક મીટર પાઇપ અને એક છેડેથી તમે પાણી નાખશો તો બીજી બાજુ વાહન ઝડપી હોઈ શકે છે તે વાંધો નથી બીજી બાજુ તે થોડો સમય લેશે કારણ કે ત્યાં થોડો વિલંબ થશે ત્યાં પહોંચો તેથી જ માનો કે સ્ટીમ ટર્બાઇન માટે પણ હવે આ જુઓ કે તમારી પાસે બોઈલર સિસ્ટમ છે બોઈલર ગતિશીલતા ખૂબ ધીમી છે તેથી અમે તે બાબતને લોડ ફ્રીક્વન્સી કંટ્રોલમાં ધ્યાનમાં લઈશું નહીં તે ખૂબ જ ધીમું છે તો પછી આ એક નોન રિહ અને તમે જેને બલ્ક મિકેનિઝમ તરીકે કોલ કરો છો ત્યાં વિવિધ પ્રકારનો હશે ત્યાં એક તબક્કો નથી બે તબક્કે થોડા વધુ અધિકાર હોઈ શકે સાવચેતીના દૃષ્ટિકોણથી અને અન્ય પ્રવૃત્તિઓથી પરંતુ અહીં એક તમે બતાવશો જેને તમે એમ કોલ કરો છો બીજો આપણે સી એમએસવી આપવામાં આવે છે ખરેખર તે મુખ્ય ઇનલેટ સ્ટોપ વાલ્વ અધિકાર છે આ એમએસવી છે અને સીવી સામાન્ય ઓપરેશન દરમિયાન વરાળના પ્રવાહને મોડ્યુલેટ કરે છે તેથી તે વસ્તુઓ જે તમે અહીં કોલ કરો છો કે જેને કન્ટ્રોલ વાલ્વ સીવી કહેવામાં આવે છે અને એમએસવી મુખ્ય ઇનલેટ સ્ટોપ વાલ્વ છે કે 2 વસ્તુઓ એમએસવી અને સીવી જમણે લઈ રહી છે પાણી કેમ વરાળ કરશે તે આ વાલ્વ મિકેનિઝમ દ્વારા હશે અને તમારી ઉંચી દબાણ વિભાગ પછી આ વસ્તુના નીચા દબાણને પાર કરે છે પછી આ શાફ્ટ છે અને આ જનરેટર છે આ કન્ડેન્સર અધિકાર છે તેથી બધું અને થોડો વિલંબ એ અહીંથી જ સંબંધિત છે જો તે થોડો વિલંબ પહોંચે તો ત્યાં હશે તેનો અર્થ એ કે તમારે આને કેટલાક સમય માટે સતત રજૂ કરવું પડશે એ જ રીતે ક્રોસઓવર પણ છે તેથી કેટલાક સમય સતત અમે અધિકાર રજૂ કરી શકે છે તેથી તે અર્થમાં જ્યારે તે રીહિટર બરાબર હોય ત્યારે સિંગલ સ્ટીમ ટર્બાઇનની રીહિટ હોય તેથી તે કિસ્સામાં જો આ રીહિટર હોય તો ફક્ત આની વચ્ચે જ જેને તમે આ ઉચ્ચ દબાણ કહો છો ત્યારબાદ રીહિટરને લીધે પછી ત્યાં ઇન્ટરમીડિએટ પ્રેશર આવે છે તેથી આ એમએસવી સીવી બધા નામકરણ તે ત્યાં આરએસવી પણ છે કે રીહટર સ્ટોપ વાલ્વ તો અહીં તે તમારું છે અને તે તમારા ઇન્ટરસેપ્ટ વાલ્વ IV અહીં રોકે છે તે નામકરણ છે આ ઇન્ટરસેપ્ટ વાલ્વ છે અને આ રીહિટર સ્ટોપ વાલ્વ જમણું છે તેથી આ પ્રક્રિયામાંથી આ બધી પ્રક્રિયામાં આવતી સ્ટીમ્સ તેની સાથે સંકળાયેલા કેટલાક વિલંબથી થાય છે અને પાવર આઉટપુટ યોગ્ય છે તેથી તેમાંથી આપણે ફક્ત આમાંથી અમારે બ્લોક ડાયાગ્રામનું પ્રતિનિધિત્વ અથવા નિયંત્રણ સિસ્ટમનું પ્રતિનિધિત્વ બનાવવું પડશે તેથી સવાલ એ છે કે જો આ સાથે વિલંબ થાય છે આખી બાબત અને બીજી બાબત એ છે કે દરેક વિભાગ ઉચ્ચ દબાણ મધ્યવર્તી દબાણ એલ છે તો પછી શક્તિનો થોડો અપૂર્ણાંક ઉત્પન્ન થાય છે અને કુલ 1 કહેવામાં આવશે તે ધારે છે કે તે લોસલેસ ટર્બાઇન છે જે આપણે ધારીએ છીએ તે એક સંપૂર્ણ હાનિકારક અધિકાર છે તેથી આ ખરેખર સિંગલ સ્ટીમ ટર્બાઇન છે તેથી આ ઉચ્ચ દબાણની બાજુ છે આ મધ્યવર્તી બાજુ છે આ શાફ્ટ છે આ ડેશ્ડ લાઈન એક શાફ્ટ છે આ નીચા દબાણની બાજુ છે આ કન્ડેન્સર છે કન્ડેન્સર અમારી મોડેલિંગમાં યોગ્ય આવશે નહીં અને પછી જનરેટર પછી આવશે પરંતુ આ 1 આ 1 રેહિટર પછી ક્રોસઓવર પાઇપ પાઇપિંગ તેથી બધી પ્રકારની વસ્તુઓ જે તમે ગાણિતિક મોડેલમાં કહો છો તે જ સ્થાનાંતરણ ફંક્શન મોડેલમાં આવશે તો આપણે આ કેવી રીતે બનાવીશું કારણ કે અમારે ગવર્નર ટર્બાઇન જનરેટરને બધું જોડવું પડશે કે બંધ લૂપ સિસ્ટમ બરાબર છે તેથી મૂળભૂત રીતે તે બંધ લૂપ સિસ્ટમ છે તેથી જો તમે આ આખી વસ્તુને બ્લોક ડાયાગ્રામ રજૂઆત તરીકે બનાવો છો તે ટેન્ડમ કમ્પાઉન્ડ સિંગલ રીહટ ટર્બાઇન માટે અંદાજિત રેખીય મોડેલ હશે તે એક રેખીય મોડેલ છે તેથી અહીંથી અહીં જ્યારે વરાળ તમારું વહી રહ્યું છે ત્યારે થોડો વિલંબ તેની સાથે સંકળાયેલો છે જે ખરેખર આ દ્વારા રજૂ થાય છે ઇનપુટ છે કારણ કે રાજ્યપાલના આઉટપુટથી જે તે અધિકારમાં આવી રહ્યું હતું તે ટર્બાઇન રાજ્યપાલના આઉટપુટથી આવી રહ્યું છે અગાઉ હું તમને કે આ બ્લોક ડાયાગ્રામની ખબર દર્શાવે તે ΔE અધિકારછે આ તે છે જે તમે કહો છો કે આકૃતિમાં તમે અહીં છો તે ΔE આ ગવર્નરનું આ ΔE આ આઉટપુટ જ છે અને આ તમે જે કોલ કરો છો તેના પર જઇ રહ્યું છે કે પછી તમારી ટર્બાઇન પછી જનરેટર છે તેથી દરેક વસ્તુ તે એક કડી થયેલ અધિકાર છે તો આ તે અહીં છે આઉટપુટ તે અહીં ΔE છે પરંતુ ત્યાં તે ટર્બાઇનમાં ઇનપુટ હશે તેથી જ અહીં જ તે ટર્બાઇનનું ઇનપુટ છે અને આ કોલ સ્ટીમ છાતીનો સમય સતત છે પછીથી કરશે મને લાગે છે કે મેં આ પરિમાણ આપ્યું છે 𝑇𝑡 આ વરાળ સમય સતત આ શક્તિ પછી આવશે તે પછી તમારી પાસે રીહિટર છે પણ તમે તેને થોડો વિલંબ દ્વારા રજૂ કરી શકો છો આ રીહીટર છે તેથી ખરેખર તમે કોઈપણ વિલંબનું પ્રતિનિધિત્વ કરી શકો છો તમે11 𝑆𝑇𝑟 તે તમારો ફરીથી સમયનો સતત સમય છે અને પછી તમારી પાસે આ ક્રોસઓવર અધિકાર છે ત્યાં આ ક્રોસઓવર છે તેથી ત્યાં તમે 11 𝑆𝑇𝑐 ને 3 ટાઇમ સતત 𝑇𝑡 𝑇𝑟 અને 𝑇𝑐 બરાબરટાઇમ સ્થિર પરંતુ 𝑇𝑐 ખૂબ જ નાનું છે આપણે તેની અવગણના કરીએ છીએ અને 𝑇𝑟 રિહટર ટર્બાઇન માટે રીહટર સમય સતત તેના કરતા વધારે હોય છે 𝑇𝑡 𝑇𝑡 એ અમુક રેન્જ 0 2 થી 0 5 ની વચ્ચે હોય છે બીજું અથવા તેથી પરંતુ 𝑇𝑟 તે લગભગ કહેશે કે તે 10 સેકંડ અથવા તેથી વધુ છે બરાબર અને આ ઉચ્ચ દબાણવાળી બાજુમાં પાવર જનરેટરનું અપૂર્ણાંક છે પછી મધ્યવર્તી બાજુ અને આ એક ઓછું દબાણ છે અને આ કુલ ΔPg તેનો અર્થ એ કે અહીં તમારા ઉચ્ચ દબાણમાં વચગાળાના દબાણમાં આ ઉચ્ચ દબાણની બાજુ છે આ મધ્યવર્તી બાજુ છે અને આ ટર્બાઇનનો ઓછો દબાણનો અધિકાર વિભાગ છે તેથી ધારો કે આ છે પછી પેદા થતી શક્તિ અપૂર્ણાંક મધ્યવર્તી દબાણ માંથી છે કારણ કે આ તમારા વરાળ છાતી બધું અહીં આવતા હોય છે કેટલિક શક્તિ પેદા થશે મધ્યવર્તી દબાણ પણ તે આવશે કારણ કે આ વિભાગ રીહિટર પછી આવી રહ્યો છે આ વિભાગ યોગ્ય રીતે આવી રહ્યો છે અને તેથી તે તમારું 1 𝑆𝑇𝑟 અને પછી તે બરાબર છે મધ્યવર્તી દબાણ જે પણ શક્તિનો અપૂર્ણાંક ઉત્પન્ન કરે છે અને આ તમારું 1 1 𝑆𝑇𝑐 છે આ સમય સમયનો સતત અધિકાર છે અને તે પછી એલપી બાજુ આવી રહી છે તેથી આ તમારું 𝐹𝐿𝑃 સાચું છે તેથી આ ખરેખર એક સાથે બરાબર છે જો આપણે એમ માની લો કે લોસલેસ રાઇટ આ 3 હોવું જોઈએ 1 પરંતુ જો તમે આ અવગણના કરો છો આ વખતે કોનસ્ટન્ટ 𝑇𝑐 તેથી આ આશરે રેખીય મોડેલ છે ટેન્ડમ કમ્પાઉન્ડ સિંગલ રિહિટ સ્ટીમ ટર્બાઇન છે હું માનું છું કે આ યોજનાકીય વસ્તુ જે તમે સમજી ગયા છો અને જો રિહિટર ન હોય તો પછીથી આપણે જોશું કે રીહિટર ત્યાં જ નથી કે ફક્ત તે જ રી હીટ ટાઇપ ટર્બાઇન છે જો આ પ્રકારનું મોડલન નોન રીહિટ ટાઇપ ટર્બાઇન છે જો રીહિટર નથી ત્યાં પછી આ શબ્દ હશે નહીં ફક્ત આ સમય કોન્સ્ટન્ટ તે રજૂ થશે પછીથી આપણે બરાબર જોશું તેથી તેનો અર્થ એ છે કે જો આપણે ધારીએ કે આ સમય કોન્સ્ટન્ટ તે જ છે જેને તમે અવગણો છો અને આ સમયે સતત અવગણવામાં આવે છે તેથી આ રેખાકૃતિ દર્શાવતા પહેલા જ પકડી રાખો આ અંદાજ બતાવતા પહેલા અહીં એક નજર રાખો આ ફિગરઆકૃતિ 10 ટેન્ડમ કમ્પાઉન્ડ સિંગલ રિહિટ સ્ટીમ ટર્બાઇનનું એક યોજનાકીય આકૃતિ બતાવે છે અને આકૃતિ 10 એ છે જે એક યોજનાકીય 1 છે અને આ ખરેખર તમારા આકૃતિ 10 બી આકૃતિ 10 બી છે મેં જે બતાવ્યું જમણું અને આ ફિગર 10 બી વાસ્તવમાં ટેtન્ડમ કમ્પાઉન્ડનું રેખીય ટ્રાન્સફર ફંક્શન મોડેલ બતાવે છે સિંગલ રીહટ ટર્બાઇન બરાબર ટાઇમ કોન્સટન્ટ અને પ્રતિનિધિત્વ કરે છે સ્ટીમ છાતી અને ઇનલેટ પાઇપિંગને કારણે મારો મતલબ કે દરેક વસ્તુમાં થોડોક વિલંબ થાય છે દાખલા તરીકે ધારો કે તમે તમારા મિત્રને ગુસ્સે કરશો તો તમારાખૂબ જ ઝડપથી પ્રતિક્રિયા આવશે તેથી તે તેની પ્રતિક્રિયા સમય ખૂબ જ ઝડપી છે અને તમારામાંથી કેટલાક પ્રતિક્રિયા આપશે કેટલીક વાર ત્યાં વિલંબ થશે તેથી પ્રત્યેક શારીરિક પ્રણાલી વાસ્તવિક જીવનમાં હોય છે પણ કેટલાક વિલંબ તે અધિકાર સાથે સંકળાયેલા હોય છે તેથી સમય સતતઅને વિલંબ પ્રતિનિધિત્વ તો આ તમે વરાળ છાતી સમય સતત કૉલ શું તમે તમારા કે રીહીટર સમય કોન્સ્ટન્ટ અને ક્રોસઓવર અનુક્રમે પાઈપકરો પરંતુ તે જૂથ ટાઇમ શક્તિનુંઅને ઉચ્ચ દબાણ મધ્યવર્તી દબાણ અને નીચા દબાણવાળા સિલિન્ડરોમાં વિકસિત કુલ ટર્બાઇન શક્તિનો ભાગ રજૂ કરે છે મેં તમને કહ્યું હતું તે જ જુઓ આ ઉચ્ચ દબાણ અને મધ્યવર્તી દબાણ અને નીચા દબાણથી પાવરનો આ પાવર અપૂર્ણાંક વિકાસ પામે છે ટર્બાઇનના સિલિન્ડરોમાં તેથી તે નોંધ્યું છે કે 1 એઆવે છે કે તેઓ લોસલેસ છે તેથી એકંદરે તે 1 હોવું જોઈએ તેથી સમય વિલંબ કરતા ક્રોસઓવર પાઇપિંગ 𝑇𝑐 અન્ય સમયની તુલનામાં નાના હોવાને અવગણવામાં આવે છે તેથી આ સમય સતત 𝑇𝑐 એ ખૂબ નાનો છે કદાચ 0 0102 જેવું કંઈક નાનું હોય છે તેથી આ શબ્દ અવગણવામાં આવે છે 𝑇𝑡 રેન્જ તે 0 2 માં હશે અને તમે જેને કરો છો તે 0 1 0 5 સેકંડની વચ્ચે બિંદુ કહે છે 𝑇𝑟 લગભગ 10 15 પણ તે ખૂબ મૂલ્ય છે ખરેખર 1 0 સમાન છે બરાબર તેથી આ 1 છે પરંતુ આ 2 એક સાથેબરાબર બરાબર છે આ જ વસ્તુ છે તેથી એનો અર્થ એ કે મધ્યવર્તી દબાણ અને નીચા દબાણવાળા સિલિન્ડરોમાં વિકસિત મધ્યવર્તી દબાણ અપૂર્ણાંક શક્તિ ઉચ્ચ દબાણ સિલિન્ડરમાં વિકસિત શક્તિ 1 બાદની બરાબર છે બરાબર પરંતુ અમારી ઉપેક્ષા કરવામાં આવી છે 𝑇𝑐 આપણે આ અવગણના 𝑇𝑐 મૂલ્યની આ સમયની અવગણના કરવામાં આવશે જો તે ઉપેક્ષા કરવામાં આવે તો તે જે કંઈ નથી પરંતુ અને કે શા માટે આપણે મૂકવા આવે છે કે આ જે 1 આ છે1 𝑆𝑇𝑟 તરીકે પછી તેને 1 છે અને આઉટપુટ છે Δ𝑃𝑔 અને આ છે ΔE બરાબર તેથી ટેન્ડમ કમ્પાઉન્ડ સિંગલ સ્ટીમ ટર્બાઇનની ઉપેક્ષા ઓર્ડર મોડેલ ટ્રાન્સફર માટેનું છે 𝑇𝑐 ક્રોસઓવર પાઇપિંગ ટાઇમ સતત અવગણવામાં આવે છે 1 આ કરવામાં આવે છે જ્યારે આ યોગ્ય થાય છે અને આ હું તમને કહું છું કે આ છે તેથી આકૃતિ 10 સી થી તમે સ્થાનાંતરણ કાર્ય કરો છો તેને ΔPgΔE બનાવવો કેટલો યોગ્ય હશે તેથી ΔPg આછે ΔE ગુણ્યા 1 𝑆𝑇𝑡 ગુણ્યા 𝐹𝐻𝑃 આ બાજુ જશે અને અહીં પણ1 𝑆𝑇𝑟 ગુણ્યા બરાબર છે ΔPg આ બે આ એક વત્તા આ એક બરાબર ΔPgછે તેથી અમે લખી રહ્યા છીએ ΔPg બરાબર તેથી તે પછી આ અહીં જઇ રહ્યું છે તેથી તે કિસ્સામાં આ છે અને પછી તમે શું છે તે શોધવાનો પ્રયાસ કરો ΔPgΔE બરાબર હવે તે તમારા ત્રીજા વર્ષનાં નિયંત્રણ સિસ્ટમમાંથી બ્લોક ડાયાગ્રામ ટ્રાન્સફર ફંક્શનની ખૂબ જ પ્રારંભિક વસ્તુથી સમજી શકાય તેવું છે તેથી તેનો અર્થ એ કે તેથી 𝐾𝑟 નો ઉલ્લેખ નથી પરંતુ હું તે મૂકીશ કે જે 𝐾𝑟 છે તે રીહિટ ગુણાંક છે તેને રીહિટ કહેવામાં આવે છે જે હાઈ પ્રેશર સિલિન્ડરમાં ઉત્પન્ન થતી શક્તિનો અપૂર્ણાંક છે જે 𝐾𝑟 બરાબર છે બરાબર તેથી બિન રીહિટ ટર્બાઇન માટે 1 છે 𝐾𝑟 1 ખરેખર આ હશે આ 𝐾𝑟 કંઇ નથી પરંતુ તમારો છે તેથી અમે તે રજૂ કરીએ છીએ જે શક્તિના પ્રતિનિધિત્વ માટે છે જે અમે 𝐾𝑟 બનાવીએ છીએ કે રિહીટ ગુણાંક છે જે ઉચ્ચ દબાણ સિલિન્ડરમાં ઉત્પન્ન થતી શક્તિનો અપૂર્ણાંક છે તેથી બિન રીહિટ ટર્બાઇન1 છે કારણકે બિન રીહિટ તે બિન reheat ટર્બાઇન છે કે તમારી રીહિટ ત્યાં ન હતો કૉલ કરવા માટે છે તેથી તે કિસ્સામાં તમારા 𝐾𝑟 1 બરાબર છે 𝐾𝑟 એ 𝐹𝐻𝑃 બરાબર છે જો 𝐾𝑟 1 પછી આ શબ્દ છે અને આ શબ્દ રદ થઈ જશે કારણ કે તે પછી 1 𝑆𝑇𝑟 1 𝑆𝑇𝑟 બિન રીહિટ ટર્બાઇન કિસ્સામાં પછી તે તમારી 11 𝑆𝑇𝑡 બરાબર તેથી તે આ 5 મુ સમીકરણ છે બરાબર તેથી તે તમારું ઉત્પાદન છે જેનો અર્થ એ છે કે નોન રીહિટ ટર્બાઇનમાં તે મોડેલ આપેલ છે તે સમીકરણ 6 યોગ્ય છે તેથી આ ખરેખર એક ટર્બાઇન મોડેલ છે તેથી અમને મળ્યું ΔPg અર્થ એ થાય કે આપણે સંબંધિત ΔPg અને ΔE જો બિન reheat ટર્બાઇન તે છે તો તેને તમે શો કહેશો તે રીહિટ ટર્બાઇન છે એ હાઈ પ્રેશર સિલિન્ડરમાં પાવર જનરેટરનો અપૂર્ણાંક છે તેથી આ તે છે જેને અમે રીહિટ ગુણાંક કહીએ છીએ તેથી આ સુધી તે ઠીક છે 𝑟 તેથી Δ𝑃𝑔 તમારી ΔE 1 STt ની બરાબર છે અમે લાપ્લાસ પરિવર્તન માટે તમારા આ બ્લોક ડાયાગ્રામનો વિવિધ ઉપયોગ કરીને બીજા ભાગ 1 કલમ 1 ભાગ સંબંધિત પરંતુ અહીં મૂકવાનુ ન હોય ΔPg𝑆 છેદ માં ΔE ના કાર્ય S તે આ સમગ્ર જેમ સમજી સેટ્સમાં છે મેં ટાળવાનો પ્રયત્ન કર્યો છે આગળ જનરેટર લોડ મોડેલ છે આગળ તમારે જનરેટર લોડ બનાવવું પડશે તમારે ફ્રીક્વન્સી સાથે મોડેલ બનાવવું પડશે પછી ફક્ત તમારી બ્લોક આકૃતિ રજૂ કરવું સંપૂર્ણ યોગ્ય રહેશે તેથી જનરેટર લોડ સિસ્ટમના પાવર ઇનપુટમાં વૃદ્ધિ એ છે ધારો કે જનરેટર ઉત્પન્ન કરતું હતું સિસ્ટમમાં તમારી 200 મેગાવોટ પાવર ઉત્પન્ન કરાઈ છે ધારો કે લોડ માંગ 200 થી વધીને 210 કહે છે તેથી ત્યાં 10 મેગાવોટ વધે છે તેથી લોડમાં ફેરફાર થાય છે કહો ΔPL તે આ 10 મેગાવોટ છે તેથી તેનો અર્થ એ કે જનરેટરમાંથી વધારાનુ વીજ ઉત્પાદન તે 10 મેગાવોટ જેટલું હોવું જોઈએ કે ત્યાં સંતુલન રહેશે તેથી જલ્દી જ 10 મેગાવોટ જનરેટર ઉત્પન્ન થાય છેનિર્માણ પાવરમાં ફેરફાર 200 થી ચોક્કસપણે છે તે છે પરંતુ તુરંત જ જનરેટર 10 મેગાવોટ ઉત્પન્ન કરી શકશે નહીં તે થોડો સમય લેશે તેથી જો એવું છે તો ત્યાં પેઢી અને લોડ અધિકાર વચ્ચે ક્ષણિક અસંતુલન હશે કારણ કે આ ΔPg બરાબર છે તે થોડો સમય લેશે તેથી પરંતુ આ છે પહેલાથી જ આ 10 MW ની હતી અને ધીમે ધીમે છે અને ધીમે ધીમે તે અપ મોહક ΔPg આ એક કેચ આવશે પરંતુ જ્યાં સુધી અને સતત પહોંચ ત્યાં સુધી એક ક્ષણિક અસંતુલન છે કારણ કે તફાવત વચ્ચે ત્યાં હશે તેથી જો તે છે તો તે છે તેનો અર્થ એ છે કે અને અમે લખી રહ્યા છીએ ΔPg બરાબર ΔP એકમ સિસ્ટમમાં તમારા ટર્બાઇન પાવર આઉટપુટને વધારવા માટે બરાબર છે અમે જનરેટર અને ટર્બાઇન દ્વારા પેદા થતી શક્તિ માની રહ્યા છીએ અને તે સમાન છે અને ધારી રહ્યા છીએ કે ટર્બાઇન એ લોસલેસ ટર્બાઇન બરાબર છે તેથી અને બીજી વસ્તુ તે અહીં નથી તે એકમ સિસ્ટમ દીઠ છે કે તમે જેને કહો છો તે ટર્બાઇન જે જનરેટર પાવર આઉટપુટ અને ટોર્ક છે તે ખરેખર એકમ દીઠ સમાન છે પરંતુ તે આપણાથી આગળ છે જે બહારની બહાર છે અવકાશ પરંતુ અહીં ΔPg બરાબર ΔPt લીધેલ છે કારણ કે લોસલેસ ટર્બાઇન ધારીને જનરેટર વૃધ્ધિ નુક્શાનકારક છે એમ માનીને ત્યાં વધારો કરનાર ટર્બાઇન પાવર આઉટપુટ છે તે લોસલેસ સહિત છે અનેΔPL લોડ વૃદ્ધિ છે તેથી તે કિસ્સામાં આ ΔPg અને ΔPL બંને સમાન રહેશે તેથી આ ક્ષણિક અસંતુલનને કારણે દેખાવમાં શું થઈ શકે છે તે માત્ર ક્ષણિક અસંતુલન છે તેથી સ્થિર સ્થિતિ પહોંચી છે પછી ΔPg બરાબર જેટલું છે પરંતુ આપણે અહીં જે સ્ટેટ સ્થિર સ્ટેટ ચર્ચા કરી રહ્યા છીએ તે ક્ષણિક અસંતુલન છે તો તે 2 રીતે એકઠું થાય છે ધારો કે પ્રથમ 1 એ જનરેટર રોટરમાં સંગ્રહિતદર છે તે શેડ્યૂલ કરેલી આવર્તન છે ગતિશક્તિની વૃદ્ધિનો સ્ટોરની ઉર્જા બરાબર 𝐻 × 𝑃𝑟 છે તે છે ગતિશક્તિ છે 𝑘𝑒 જ્યારે તમે આ વ્યક્ત કરો કે અમે લખ્યું છે ત્યારે હું ક્ષણિક સ્થિરતા અભ્યાસના પહેલાના અભ્યાસક્રમમાં વિચારું છું મને લાગે છે કે આપણે આ જોયું છે તેથી એચ જડતા કે આપણે જોયું છે અને 𝑃𝑟 મશીન રેટ ક્ષમતા છે તેથી શરૂઆતમાં તમે સિસ્ટમ આવર્તન શું કૉલ કે સંગ્રહિત ઊર્જા સમાન છે 𝐻 × 𝑃𝑟 કે મેગાવોટ બીજા કારણ એચ બીજા અધિકારમાં છે તે છે કે તમારી જડતા કે આપણે ક્ષણિક સ્થિરતાનો અભ્યાસ કર્યો છે પાછલા કોર્સ પાવર સિસ્ટમ વિશ્લેષણમાં અને 𝑃𝑟 મેગાવાટમાં જનરેટેડ ક્ષમતા છે તેથી આ ઉત્પાદન એ છે કે તમે મેગાવાટ બીજા ક્રમે છો કે જેનું પ્રતિનિધિત્વ કરીએ છીએ તે સિસ્ટમમાં તમારી સંગ્રહિત ઉર્જા આ સમીકરણ 7 માં કહે છે જ્યાં ઉર્જા છે 𝑃𝑟 એ ટર્બો જનરેટરની રેટેડ ક્ષમતા છે જે મેગાવાટ છે અને એચ બીજા સ્થાને જમણીછે આ તમે સંગ્રહિત ગતિ ઉર્જામાં લખો છો આગળ એ છે કે આ ગતિશક્તિ ઉર્જા ગતિના ચોરસના પ્રમાણસર છે કારણ કે તમે જાણો છો કે કે કેઈ ગતિના ચોરસના પ્રમાણસર છે તેથી તે કિસ્સામાં જ્યારે તે ઓમેગા તમારી આવર્તન સાથે સંબંધિત છે તેથી આવર્તન પર ગતિશક્તિ લોડના કારણ કેઆ ફેરફારને કારણે ફ્રીક ગતિ બદલાશે જોકે તે સુમેળ ગુમાવશે નહીં પરંતુ કેટલાક પરિવર્તન આવશે તેથી તે કિસ્સામાં તફાવત હશે પછી આવર્તન સાથે તમે બરાબર 𝑓0 નહીં તે વિચલિત થશે તેને કહેવામાં આવશે તેથી જ જ્યારે લોડ પર ધ્યાન આપ્યું હોય ત્યારે આવર્તનની તે જ સમયે આવર્તનપર લોડ ગતિશક્તિ ઉર્જા પર્ટેબ્યુલન્સ છે હવે ગતિ ઉર્જા જમણી ગતિના ચોરસ માટે પ્રમાણસર છે તેથી શરૂઆતમાં આને તરીકે લખી શકાય છે ખરેખર ગતિ ઊર્જા ઝડપ અધિકાર પ્રમાણમાં હોય છે તો પછી ઝડપ અર્થ એ છે કે ω માત્ર એક અલગ શીટ પર પકડી હું તમારા માટે યોગ્ય લખું છું 0 0 કારણ કે સામાન્ય રીતે ડબ્લ્યુ તમારાપ્રમાણમાં છે બરાબર તેનો અર્થ તે ω ખરેખર યોગ્ય તમારી 2𝜋𝑓 તેનો અર્થ એ કે ડબ્લ્યુ ખરેખર પ્રપોર્સ્નલમાં છે તેથી નજીવી આવર્તન પર કહે છે કે આ પ્રમાણ ગતિશક્તિ ઉર્જાછે અને જો ભાર ત્યાં લોડમાં ફેરફાર છે તેનો અર્થ એ કે આવર્તન બદલાઈ અને હતી હવે 𝑓0 બદલીને થઈ ગયું છે તેનો અર્થ એ કે મારા પ્રપોર્સ્નલ તમારા પછી બરાબર તેનો અર્થ એ છે કે તમે આવી રીતે બનાવી શકો છો હવે જો તમે તેને વિસ્તૃત કરો તેનો અર્થ એ કે વિસ્તરણ પહેલાં જ 𝑊𝑘𝑒 બરાબર આ રીતે તમે લખી શકો છો હવે જો તમે તેને વિસ્તારસો તો તે આમ થાશે તમારી આ રીત છે તમે બરાબર લખી શકો છો હવે પ્રશ્ન એ છે કે Δ𝑓 ખૂબ નાનો છે તેથી Δ𝑓2 ખૂબ નાનું છે તેથી આ શબ્દ તમે આ સમીકરણમાંથી છોડો છો તે તમે છોડો તેનો અર્થ એ કે આ આ રીતે તમે લખી શકો છો એનો અર્થ એ કે આ એક વિભાજન અંશમાં થાય છે એટલે કે તે તમારું તેથીછેદ માં આ સરળ બનાવવું અમે લખી રહ્યાં છીએ બરાબરછે 𝐻 × 𝑃𝑟 આપણે જોયું તેથી અહીં આપણે લખ્યું છે બરાબર 𝐻 × 𝑃𝑟 તેથી ગમે એમ અહીં લખી રહ્યાં છો 𝐻𝑃 બરાબર બરાબર તેથી હવે ફેરફારનો નો દર શક્તિ છે તેથી તમે t ના સંદર્ભમાં વ્યુત્પન્ન છે તેથી બરાબર છે જો તમે વ્યુત્પન્ન લેશો તો તે આ 8 મુ સમીકરણ છે બરાબર તેથી એચ એ કોન્સ્ટન્ટ છે અને 𝑃𝑟 કોન્સ્ટન્ટ છે 𝑓0 એ ચલ પરનુ નજીવું આવર્તન Δ𝑓 છે તેથી તે બરાબર છે 𝑓 તેથી આ તમારા છે અને આ એક ભાગ છે તમારા વિવિધતા આપણે શું કહીએ છીએછે અને આવર્તન બદલાતી રહે છે અને તે મુજબ તમે આ સમીકરણ કરી શકો છો બરાબર આ 8 મુ સમીકરણ છે બરાબર 𝑘𝑒 આભાર